નમસ્તે વ્યવહારિક અભિગમ સાથે સેવાઓ માર્કેટિંગના આ સત્રમાં આપનું સ્વાગત છે હવે આપણે પાઠ નંબર 28 જોઈશું જે સંકલિત માર્કેટિંગ સંચાર ભાગ 1 ના સંચાલન વિશે છે તેના બે ભાગ છે એક છે સંકલિત માર્કેટિંગ સંચાર અને બીજો છે સંકલિત માર્કેટિંગ સંચાલનનું આયોજન સેવાના વિવિધ પરિબળો હોય છે જેવા કે સેવાની જાહેરાત સર્વિસસ્કેપમાં રહેલા સેવાના ભૌતિક પુરાવા સેવા કર્મચારીઓ સાથેની વર્તણુક વલણ અને વાર્તાલાપ સેવા પછી થતા ગ્રાહકો સાથેના વાર્તાલાપ આ પરિબળો સેવાઓને લાક્ષણિકતાઓનો સંચાર કરે છે ઉપરોક્ત દર્શાવેલ પરિબળો એ ગ્રાહકો સાથેના સંચારના વિવિધ સ્વરૂપો છે અને સામૂહિક રીતે તેમને સંકલિત માર્કેટિંગ સંચાર અથવા ટૂંકમાં IMC કહેવામાં આવે છે સર્વિસ માર્કેટિંગ કરનાર વ્યક્તિએ એ વાતની તકેદારી રાખવી જોઈએ કે સેવાના સંચારની પ્રવૃત્તિ સેવાના ખ્યાલ સાથે સુસંગત હોવો જોઈએ તેમાં ગ્રાહકને મળેલી સેવાના મૂલ્ય સ્વરૂપ કાર્ય અને પરિણામનો પણ સમાવેશ થાય છે સુસંગત સંદેશાવ્યવહાર ગ્રાહકોને સેવાનું સંપૂર્ણ ચિત્ર બનાવવાની સાથે સાથે સેવા બ્રાન્ડને સ્પર્ધાત્મક સેવા કંપની થી અલગ કરવામાં પણ મદદ કરે છે આ પાઠમાં સંકલિત માર્કેટીંગ સંચાલનની જરૂરિયાત અને કેવી રીતે સંકલિત માર્કેટીંગ સંચાલન આયોજન કરી શકાય તેની ચર્ચા કરીશું ગ્રાહકોને સેવા વ્યવસાયના તમામ વિભાગો તરફથી સમાન સંદેશાવ્યવહાર પ્રાપ્ત થાય તે સેવાના ખ્યાલ અને સેવાના વિતરણ સાથે મેળ ખાય તેના માટે સંકલિત માર્કેટીંગ સંચાલનની આવશ્યકતા છે આ પ્રવૃત્તિ ગ્રાહકોના મનમાં સેવા વિશે યોગ્ય અપેક્ષાઓ પેદા કરશે અને સેવા વિતરણ દરમ્યાન સેવા અપેક્ષાઓ અને પ્રાપ્ત થયેલી સેવાઓ વચ્ચે સુસંગતતા જોવા મળશે આનાથી ગ્રાહકો એવી લાગણી થી સંતુષ્ટ રહેશે કે સેવા ભરોસાપાત્ર છે કારણ કે સેવા કરતા પહેલા તેમને જે વચન આપવામાં આવ્યું હતું અથવા જે તે સંદેશાનો સંચાર કરવામાં આવ્યો હતો તે તેઓને પ્રાપ્ત થયું છે સેવા કંપની માટે એક મહત્વપૂર્ણ છે કે ગ્રાહકો અને ભાવિ ગ્રાહકો વિવિધ સેવા કર્મચારીઓ તથા કંપનીના ભૌતિક પુરાવાઓ પાસેથી સેવા વિશે સતત સંદેશાવ્યવહાર મેળવે આમ ન થવાથી વાતચીતનું અંતર કમ્યુનિકેશન ગેપ થવાની સંભાવના કારણ કે ગ્રાહકોને સેવા પ્રાપ્ત કરતાં પહેલાં જે વચન આપવામાં આવ્યું હતું અથવા જે સંદેશાનો સંચાર કરવામાં આવ્યો હતો તેનાથી અસંગત સેવા પ્રાપ્ત થશે આ પ્રકારના અંતર શા માટે રચાય છે તેના ચાર કારણો છે પ્રથમ કારણ છે પફરી સેવા કંપની સ્પર્ધક કંપનીની ઓફરના આધારે સેવા વિતરણ અંગે વધારે પડતું વચન આપે છે જેનાથી ગ્રાહકોની અપેક્ષા વધે છે અને પછી સેવા કંપની વચન પૂરું પાડવામાં નિષ્ફળ જાય છે બીજું કારણ છે ગ્રાહક શિક્ષણ નિષ્ફળતા ગ્રાહકોને સેવા પ્રક્રિયામાં તેમની ભૂમિકા વિશે જાણકારી હોતી નથી દાખલા તરીકે સ્વસેવાઓ પ્રકારની હોટલમાં ગ્રાહકો સંપૂર્ણ સેવા ની અપેક્ષા રાખે છે ત્રીજું છે સંચાર નિષ્ફળતાનો સામનો કરવો ઘણી વખત સેવા કર્મચારી ગ્રાહકોને સેવા કાર્યમાં રહેલી તેમની ભૂમિકા યોગ્ય રીતે સમજાવવામાં નિષ્ફળ જાય છે દાખલા તરીકે દવાખાનાનો કર્મચારી દર્દીને યોગ્ય સમયના અંતરાલ પર દવા લેવાની સલાહ આપવામાં નિષ્ફળ જાય છે અસંગત ભૌતિક પુરાવા અગાઉના પાઠમાં ચર્ચા કર્યા મુજબ ભૌતિક પુરાવા સેવાના ખ્યાલ સાથે અસંગત હોવાથી ગ્રાહકોને સેવા ખ્યાલ જણાવવામાં નિષ્ફળ જાય છે જેનાથી ગ્રાહકોના મનમાં અયોગ્ય અપેક્ષાઓ ઊભી થાય છે સંકલિત માર્કેટીંગ સંચારનું આયોજન બજાર મિશન મીડિયા નાણાં અને માપન આ 6 છ એમ નો ઉપયોગ કરીને સંકલિત માર્કેટીંગ સંચારનું આયોજન કરવામાં આવે છે નીચેના ફકરાઓમાં 6 છ એમ ની ચર્ચા કરવામાં આવી છે બજાર એ માહિતીસંચાર પ્રાપ્ત કરવા માટે યોગ્ય અને લક્ષ્ય પ્રેક્ષકોની ઓળખ સૂચવે છે મિશન એ સેવા સંસ્થાના ઉદ્દેશો ની ઓળખ છે ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય પ્રેક્ષકો સાથે યોગ્ય રીતે માહિતીનો સંચાર કરવો જરૂરી છે સંદેશા સંદેશાવ્યવહારના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે લક્ષ્ય પ્રેક્ષકોને યોગ્ય માહિતીનો સંચાર કરવા માટેની પદ્ધતિ સૂચિત કરે છે મીડિયા આ પરીબળમા લક્ષ્ય પ્રેક્ષકોની મીડિયા વપરાશની આદતને ઓળખવાના પ્રયત્નો કરવામાં આવે છે જેથી કરીને યોગ્ય મીડિયાનો ઉપયોગ કરીને લક્ષ્ય પ્રેક્ષકો સુધી પહોંચી શકાય ધારો કે લક્ષ્ય પ્રેક્ષકો પાસે ટેલિવિઝન સેટ ન હોય તો રેડીયો બિલબોર્ડ અથવા પોસ્ટરનો ઉપયોગ કરીને પ્રેક્ષકો સુધી પહોંચી શકાય છે તેવી જ રીતે જો લક્ષ્ય પ્રેક્ષકો ટેલિવિઝન પર દર્શાવાતી રમત જોવામાં રસ દર્શાવે છે તો સ્ટાર સ્પોર્ટ્સ ESPN વગેરે જેવી લોકપ્રિયતા ટેલિવિઝન સ્પોર્ટ ચેનલ દ્વારા તેમના સુધી સંદેશો પહોંચાડી શકાય છે પૈસા તે સંદેશાવ્યવહાર કાર્યક્રમ માટે અલગ રાખવામાં આવેલ બજેટ સૂચવે છે મોટાભાગની કંપનીઓ વાર્ષિક બજેટ ના બે થી ત્રણ ટકા પ્રમોશન અને માહિતી સંચાર જેવી પ્રવૃત્તિઓ માટે રાખે છે તેથી જ એ હિતાવહ છે કે ઉપરોક્ત દર્શાવેલ 4 ચાર એમ પર કાર્ય કરીને વાર્ષિક આયોજિત સંચાર પ્રવૃત્તિઓના ખર્ચનો અંદાજ કાઢવો વધુ સારું છે માપન આ પરિબળમાં સેવા ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે તથા તેને વધારે અસરકારક બનાવવા માટે સંચાર કાર્યક્રમમાં કેટલું રોકાણ કરવું જોઇએ એવી બાબતો નો સમાવેશ થાય છે પ્રથમ ત્રણ એમ એટલે માર્કેટ મિશન અને મેસેજ એ ૧૯૬૧માં પ્રોફેસર લેવિજ અને સ્ટીનર દ્વારા રજૂ કરાયેલ હાયરર્કી ઓફ ઈફેક્ટ ના મોડેલ દ્વારા નક્કી કરી શકાય છે અને તે નીચેના કોષ્ટકમાં બતાવવામાં આવ્યું છે અહીં આપણે ત્રણ તબક્કા ની ચર્ચા કરીશું ખરીદીના નિર્ણય સુધી પહોંચતા પહેલા ગ્રાહકે આ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે આ વિશિષ્ટ મોડલ ઉચ્ચ સંડોવણી વાળા ઉત્પાદનો માટે સારું છે સેવા ખરીદીમાં ખરીદનાર એટલે કે ગ્રાહકની મનઃસ્થિતિ જાગૃત અથવા જ્ઞાનની છે એટલે કે ગ્રાહક જ્ઞાનાત્મક અથવા વિચારસરણી અથવા સમજણના તબક્કામાં હોય છે ત્યારબાદનો તબક્કો છે ભાવનાત્મક તબક્કો આ તબક્કામાં ગ્રાહકને વસ્તુ ગમવા લાગે છે તેમજ સ્પર્ધાત્મક બ્રાન્ડની તુલનામાં કંપનીની બ્રાન્ડની વસ્તુઓ ખરીદવાની તૈયારી બતાવે છે પરંતુ આ તબક્કામાં કંપનીએ ગ્રાહકને વસ્તુ ખરીદવાની સુવિધા આપવી પડશે ત્યારબાદનો તબક્કો છે વર્તણૂંક તબક્કો અથવા જ્ઞાનાત્મક તબક્કો આ તબક્કામાં વ્યક્તિ ઉત્પાદન અથવા સેવા ખરીદી જેવી પ્રવૃત્તિ કરે છે આ તબક્કામાં ગ્રાહકોને પહોંચાડવામાં આવતો સંદેશો સ્પર્ધાત્મક રીતે સરળ પ્રકારે અથવા જીંગલના સ્વરૂપે તેમણે પહોંચાડવામાં આવે છે જેનાથી ગ્રાહકોમાં જાગૃતિ આવે છે ઉપરાંત અન્ય લાભો ભાવાત્મક સંદેશા સ્વરૂપે ગ્રાહકો સુધી પહોંચાડવાથી લોકો સેવાને વધુ પસંદ કરવા લાગે છે સેવા કંપની સ્પર્ધાત્મક કંપનીની તુલનામાં એક તુલનાત્મક સંદેશો આપી શકે છે જેથી સેવા ખરીદી કરતી વખતે ગ્રાહકોને એવો વિશ્વાસ આવે છે કે તેઓ સાચી સેવાની ખરીદી કરી રહ્યા છે અથવા આ પ્રકારના સંદેશાઓ ગ્રાહકોને એક ચોક્કસ પ્રકારની સેવા બ્રાન્ડની ખરીદી કરવા માટે પ્રેરિત કરે જો ગ્રાહકો પહેલેથીજ સેવા ખરીદી કરી લીધી હોય તો અમલીકરણ સંદેશ ગ્રાહકોને એ જણાવશે કે તેમણે સ્માર્ટ ખરીદી કરી છે HEMના આધારે વેપાર ક્ષેત્રના ભાવિ અને વર્તમાનના ગ્રાહકોનો સર્વે થાય છે ત્યારબાદ ગ્રાહક ખરીદીના છ તબક્કામાંથી પ્રત્યેક તબક્કામાં ગ્રાહકોની વસ્તીની ટકાવારી નક્કી થાય છે તેથી હવે સેવા કંપનીના સંદેશા વ્યવહાર તથા લક્ષ્ય પ્રેક્ષકો વચ્ચેના અંતરને સરળતાથી ઓળખી શકાય છે આમ 6 મોડલના બજાર પાસાની કાળજી રખાય છે હવે છે સંદેશાવ્યવહારના ઉદ્દેશોની ઓળખ સેવા ઉદ્દેશને સર્જનાત્મક સંક્ષિપ્તમાં લખવું જોઈએ જેથી કરીને ૪૦ ટકા લોકોમાં વિશેષ હકારાત્મક લાગણીઓ અને ૨૫ ટકા પ્રેક્ષકોમાં પસંદગી ઊભી કરી શકાય તો આ રીતે આપણે ATP લખીશું હવે 6 મોડલનો બીજું પાસું છે સ્પષ્ટ મિશન કંપનીનો માર્કેટિંગ વિભાગ જાહેરાત એજન્સીને સર્જનાત્મક સંક્ષિપ્ત સોંપે છે અને એને અનુસાર જાહેરાત એજન્સી જ સંદેશ ડિઝાઇન કરે છે સેવા કંપની સેવા સંદેશામાં સેવા દ્વારા અપાતા લાભો જેવી તર્કસંગત માહિતીનો ઉલ્લેખ કરી શકે છે જેથી કરીને ગ્રાહકો જરૂરિયાત પૂર્ણ કરવા સ્પર્ધાત્મક કંપનીની તુલનામાં સેવા કંપની પાસેથી જ ખરીદી કરે આ ઉપરાંત સેવા સંદેશામાં ગ્રાહકોને ભાવનાત્મક અપીલ પણ કરવામાં આવે છે જેથી કરીને ગ્રાહકોમાં સેવા કંપની પ્રત્યે હકારાત્મક લાગણીઓ પ્રેરિત કરી શકાય તથા તેને મજબૂત બનાવી શકાય જો ગ્રાહકોએ સેવા ખરીદી પહેલેથી જ કરી હશે તો તેઓ ત્રીજો એમ એટલે કે સંદેશની કાળજી રાખશે જાહેરાતની એજન્સી લક્ષ્ય પ્રેક્ષકોની સેવા પસંદગી તથા સેવા અને સંદેશની લાક્ષણિકતાઓને આધારે મીડિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે આમ કરવાથી સંદેશાવ્યવહારમાં અસરકારકતા લાવી શકાય છે દાખલા તરીકે મેગેઝીન સામયિકો પસંદ કરી રહેલા પ્રેક્ષકોને ભાવનાત્મક સંદેશો આપવો જોઇએ જ્યારે મોટી સંખ્યાના પ્રેક્ષકોને સંદેશો પહોંચાડવા માટે ટેલિવિઝન નો ઉપયોગ કરવો જોઈએ વિવિધ પ્રકારના સંદેશા વ્યવહારના માધ્યમોના ફાયદા અને ગેરફાયદા આગળના કોષ્ટકમાં આપવામાં આવ્યા છે તેમાં મીડિયાના ચાર એમ 4 નો પણ સમાવેશ થાય છે આ સ્લાઇડમાં હવે વિવિધ પ્રકારના મીડિયા ના ફાયદા અને ગેરફાયદા દર્શાવેલા છે પ્રથમ માધ્યમ છે અખબાર અખબારોનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું કવરેજ એટલે કે વ્યાપ ખૂબ જ મોટો છે પરંતુ અખબારોનો ગેરફાયદો એ છે કે તેમનું જીવન ટૂંકું છે તથા ઉત્પાદનની ગુણવત્તા નબળી બીજું માધ્યમ છે ટેલિવિઝન તે ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે ટેલિવિઝન નો વ્યાપ વધારે છે પરંતુ સાથે સાથે તેની કિંમત પણ વધારે છે ડાયરેક્ટ મેલ આ પ્રકારના માધ્યમમાં કંપની પ્રેક્ષકોની પસંદગી કરી તેમને વ્યક્તિગત સંદેશો મોકલે છે આ માધ્યમમાં સ્પર્ધા નથી પરંતુ તેની કિંમત વધારે છે રેડિયો તેમાં સામૂહિક પ્રસારણ થાય છે પ્રેક્ષકો પસંદીદા હોય છે કિંમત ઓછી હોય છે પરંતુ તેમાં સંદેશો માત્ર ઓડિયો દ્વારા પ્રસ્તુત થાય છે સામયિકો આ માધ્યમમાં સંદેશાનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય છે તેમાં સંદેશ અને વિશ્વસનીયતા સામયિકોની પસંદગી તથા પ્રતિષ્ઠા સાથે જોડાયેલ છે પરંતુ તેમાં જાહેરાતોની ખરીદીનો સમય લાંબો હોય છે આઉટડોર તેમાં જાહેરાતનું પુનરાવર્તન થાય છે કિંમત તથા સ્પર્ધા ઓછી હોય છે પરંતુ આ માધ્યમ જે તે માર્ગમાંથી પસાર થતાં પ્રવાસીઓ સુધી સીમિત હોય છે યેલો પેજીસ ડિરેક્ટરી આ માધ્યમની પહોંચ વ્યાપક હોય છે કિંમત ઓછી હોય છે તથા ગ્રાહકોને લગતી અસરકારક માહિતી આ માધ્યમમાં વધારે હોય છે પરંતુ તેના ગેરફાયદા છે ખૂબ જ સ્પર્ધા તથા સર્જનાત્મક મર્યાદા ન્યૂઝલેટર્સ તેમાં પસંદગીયુક્ત પ્રેક્ષકો સાથે ઓછી કિંમતે અસરકારક રીતે સંદેશા વ્યવહાર થઈ શકે છે તેમાં સંદેશાની પ્રસ્તુતિ પર નિયંત્રણ હોય છે પણ તે એક સસ્તું માધ્યમ છે ટેલિફોન આ માધ્યમ વ્યક્તિગત વાર્તાલાપની તક પૂરી પાડે છે પરંતુ આ એક ખર્ચાળ માધ્યમ છે ઇન્ટરનેટ આ એક સસ્તું અને અસરકારક માધ્યમ છે પરંતુ કમ્પ્યુટરનો વપરાશ કરતાં ગ્રાહકોને જ સંદેશાઓ મોકલી શકાય છે 6 મોડલનો પાંચમો M છે પૈસા અથવા બજેટ જાહેરાત કાર્યક્રમના બજેટ બનાવવાની મુખ્યત્વે ચાર રીતો છે તેમાં પૈસાની ઉપલબ્ધતા વેચાણ પદ્ધતિની ટકાવારી તુલનાત્મક સમાનતા પદ્ધતિ સેવા ઉદ્દેશ અને કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે પૈસાની ઉપલબ્ધતા એટલે કંપનીનું મેનેજમેન્ટ માર્કેટિંગ ફાઈનાન્સ અને અન્ય વિભાગોની મદદથી કંપનીના બજેટને ફાઇનલ કરે છે આ પૈસાનો ઉપયોગ સેવા કંપની સંચાર કાર્યક્રમને યોજવા કરી શકે છે વેચાણ પદ્ધતિની ટકાવારી આ પદ્ધતિમાં અંદાજિત વેચાણ અથવા પાછલા વર્ષના વેચાણની ટકાવારીના આધારે બજેટ નક્કી કરવામાં આવે છે તુલનાત્મક પદ્ધતિ આ પદ્ધતિમાં સ્પર્ધક કંપની દ્વારા ફાળવવામાં આવેલા બજેટનો અભ્યાસ કરવામાં આવે છે અને કંપનીના વેચાણના આધારે સંચાલન કાર્યક્રમનું બજેટ નક્કી કરવામાં આવે છે ઉદ્દેશ અને કાર્યપદ્ધતિ આ પદ્ધતિમાં પ્રચાર કાર્યક્રમનો ઉદ્દેશ ઘડવામાં આવે છે પ્રમોશન પ્રોગ્રામની અસરકારકતા નકકી કરવા માટે ગ્રોસ રેટિંગ પોઈન્ટ અથવા જીઆરપી નો ઉપયોગ કરવામાં આવે છે જીઆરપી નક્કી કરવા માટે જાહેરાતનો વ્યાપ અને આવર્તનની ગણતરી કરવામાં આવે છે તેથી જ કંપની જીઆરપી ની ખરીદી માટે જરૂરી નાણાં ખર્ચવાનું આયોજન કરે છે એકવાર સંદેશાવ્યવહાર પ્રકાશિત થઈ જાય ત્યારબાદ સંદેશાવ્યવહારના 6 મોડલનો ઉદ્દેશ અનુસાર સંદેશાવ્યવહારના પ્રદર્શનનું માપન થાય છે આ મોડલનું છઠ્ઠું એમ છે માપન માપનનો અભ્યાસ માર્કેટિંગ સંશોધન દ્વારા કરવામાં આવે છે આ પ્રકારના સંશોધન સંચાર કાર્યક્રમમાં રહેલી કોઈપણ ખામીને દૂર કરવા માટે અને એને અનુસાર યોગ્ય સુધારાત્મક પગલાં લેવામાં મદદ કરે છે આ પાઠમાં આપણે સંકલિત માર્કેટિંગ સંચારની જરૂરિયાત અને તેનું આયોજન કેવી રીતે કરવું જોઈએ તેની ચર્ચા કરી આગળના પાઠમાં સંચાર મિશ્રણ તથા સેવા વિતરણ માટે ગ્રાહકોનો યોગ્ય સંચાલન કેવી રીતે કરવુ તેની ચર્ચા કરીશું મને આશા છે કે આપ વર્ગ માં તમને મદદ મળી હશે